હેલો પાછું સ્વાગત છે તેથી જો તમને યાદ હોય તો આપણે છેલ્લા અઠવાડિયા દરમિયાન કેટલાક ક્લૉકિંગ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી તેથી જ્યાં આપણે કેટલાક ક્લૉક સંબંધિત પરિમાણો જેમ કે ડિલે સ્ક્યુ અને જ્યારે ક્લૉક ફ્લિપ ફ્લોપ ને ફીડ કરે છે જેમ કે હોલ્ડ ટાઇમ અને સેટઅપ ટાઇમ વિશે વાત કરી તેથી આપણે જોયું કે આ ટાઇમ્સને ડિઝાઇન માં કેવી રીતે સમાવી શકાય અસરકારક ક્લૉક પિરિયડ અથવા ક્લૉક ફ્રિક્વન્સી કે જેની સાથે સર્કિટ ચલાવી શકાય છે તેની ગણતરી કરવા માટે આ વિવિધતાઓને ધ્યાનમાં લેતા કોઈપણ સમસ્યા વિના તેથી આપણે આજે આપણી ચર્ચા ચાલુ રાખીએ છીએ આપણે સૌ પ્રથમ ક્લૉક નેટવર્ક સિન્થેસીસ કહેવાતી સમસ્યા પર વિચાર કરીશું તેથી ક્લૉકનો સ્રોત આપેલ છે કે આપણે તેને વાસ્તવમાં ટર્મિનલ પોઇન્ટ પર કેવી રીતે વહેંચીએ છીએ જ્યાં આપણને ક્લૉક સિગ્નલ સાથે જોડવાની જરૂર છે અને છેલ્લે આપણે પાવર નેટ ના રાઉટિંગ ના કેટલાક મુદ્દાઓ જોઈશું તેનો અર્થ છે કે Vdd અને ગ્રાઉન્ડ તેથી આપણે ક્લૉક નેટવર્ક સિન્થેસીસથી પ્રારંભ કરીએ છીએ તેથી સમસ્યાનું ઘડતર નીચે મુજબ થાય છે જેમ તમે ક્લૉક અને પાવર નેટ માટે જુઓ છો ત્યાં કેટલીક ચોક્કસ જરૂરિયાતો છે અગાઉના રાઉટિંગ અલ્ગોરિધમ્સ જુઓ જે આપણે જોયા હતા તેઓ સિગ્નલ નેટ ટુ ટર્મિનલ અથવા મલ્ટી ટર્મિનલ નેટને માનતા હતા આ સિગ્નલ નેટ મૂળભૂત રીતે કેટલાક ડિજિટલ સિગ્નલ 0 અથવા 1 વહન કરે છે અને આ સિગ્નલ નેટની એક લાક્ષણિકતા એ હતી કે આ નેટનું પરિમાણ તેનો અર્થ એ છે કે આ મલ્ટી ટર્મિનલ નેટ્સ જે પોઈન્ટને જોડી રહ્યા હતા તેની સંખ્યા વધુ ન હતી કારણ કે તમે ગેટ ને જાણો છો જો તેમાં મોટી સંખ્યામાં ફેન આઉટ્સ હોય તો કેપેસિટી લોડ ને કારણે રાઈઝ ટાઇમ અને ફોલ ટાઇમ વધશે અને કામગીરી ખરાબ થશે તેથી આ ટાઇપની નેટ્સનો મુદ્દો અલગ હતો આપણો એકમાત્ર ઉદ્દેશ ટ્રેક ની સંખ્યાને ઘટાડવાનો હતો ઉદાહરણ તરીકે ચેનલ રાઉટિંગ માં અને આપણે વાયર ના કદને ધ્યાનમાં લેતા નથી જેનો અર્થ છે કે આપણે માનીએ છીએ કે આપણે વાયરો માટે સૌથી નાની શક્ય પહોળાઈનો ઉપયોગ કરી શકીએ છીએ કારણ કે ફેન આઉટ મર્યાદિત છે અને આ વાયર દ્વારા વહેતો કરંટ ચોક્કસ મર્યાદાને પાર કરશે નહીં તેથી તે આપણી ધારણા હતી પરંતુ જ્યારે આપણે ક્લૉક અને પાવર વિશે વાત કરીએ છીએ ત્યારે તે એવું નથી ક્લૉક અને પાવર તમે નેટ્સ કહી શકો છો તેઓ સામાન્ય રીતે કદમાં ખૂબ મોટા હોય છે આ અર્થમાં કે તેઓ ચિપ માં મોટી સંખ્યામાં પોઇન્ટ જોડે છે એક લાક્ષણિક ચિપમાં કહો કે ત્યાં હજારો પોઈન્ટ હોઈ શકે છે જ્યાં ક્લૉક સિગ્નલોને ફીડ કરવા જોઈએ અને ફરીથી દરેક બ્લોક માટે આપણને પાવર સપ્લાય વીજ અને ગ્રાઉન્ડ લાઈનો રુટ કરવાની જરૂર છે તેથી આ નેટ્સના ઉદાહરણો છે જ્યાં ટર્મિનલ પોઈન્ટની સંખ્યા હજારો અથવા તેનાથી પણ વધારે થઈ શકે છે તેથી આપણને કેટલાક ખૂબ જ અલગ ટાઇપનાં રાઉટિંગની જરૂર છે ક્લોક માટે ફરીથી આપણે સ્ક્યુ અને અન્ય મુદ્દાઓ જિટર ની ચિંતા કરવાની જરૂર છે તેથી તે એકદમ જટિલ લાગે છે તેથી આ ટાઇપની નેટ્સને નિયંત્રિત કરવા અને રુટ કરવા માટે આપણને વિવિધ વ્યૂહરચનાઓના સંપૂર્ણ સમૂહની જરૂર છે તેથી તેમની ખૂબ જ ચોક્કસ જરૂરિયાતોને કારણે પ્રેરણા નીચે મુજબ છે તેથી આપણે વિશિષ્ટ રાઉટિંગ અલ્ગોરિધમ્સ વિકસાવવા અથવા ઘડવા માંગીએ છીએ તેથી આપણે નથી ઈચ્છતા કે ત્યાં એક જ રાઉટર હોવું જોઈએ જે સામાન્ય સિગ્નલ નેટ અને ક્લૉક અને પાવર નેટને પણ સંભાળી શકે કારણ કે તેમની જરૂરિયાતો ખૂબ જ સ્પષ્ટ રીતે અલગ છે અને એવી સિસ્ટમો છે કે જ્યાં આ નેટ ક્લૉક અને પાવરનો ઓછામાં ઓછો ભાગ તેઓ જાતે રૂટ કરવામાં આવે છે તેથી ઉચ્ચ પ્રદર્શન ડિઝાઇન માટે ખાસ કરીને ક્લૉક નેટ માટે આપણને કેટલાક અત્યાધુનિક વિશ્લેષણ અને ખૂબ જ સચોટ રાઉટિંગ સાધનોની જરૂર છે જેથી ક્લૉકના સ્ક્યુ અને જિટર પરિમાણોને નિયંત્રિત કરી શકાય તેથી ક્લૉક રાઉટિંગ વિશે વાત કરતા હવે ક્લૉક સિંક્રનાઇઝેશન અલબત્ત ડિજિટલ સિસ્ટમ્સમાં સૌથી મહત્વપૂર્ણ મુદ્દાઓમાંથી એક છે જેમા મોટાભાગના ભાગો પ્રકૃતિમાં સિંક્રનસ છે તેનો અર્થ છે કે તેઓ ક્લૉક દ્વારા ચાલે છે તેથી જ્યારે હું કહું છું કે ક્લૉક દ્વારા ચાલે છે તેનો અર્થ એ છે કે તમારી પાસે કેટલાક કાર્યાત્મક બ્લોક્સ છે ચાલો આપણે F1 કહીએ ત્યાં બીજો કાર્યાત્મક બ્લોક F2 છે તેથી ચાલો આપણે ફક્ત 2 નો વિચાર કરીએ તેથી તેમની વચ્ચે કેટલીક કોમ્બિનેશનલ સર્કિટ હોઈ શકે છે આ છે ચાલો કહીએ આ કોમ્બિનેશનલ સર્કિટ છે કેટલીક કોમ્બિનેશનલ સર્કિટ અને આ કાર્યાત્મક બ્લોક F1 અને F2 કે જેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ તે વાસ્તવમાં સ્ટોરેજ છે જેનો અર્થ છે કે તેમાં કેટલાક ફ્લિપ ફ્લોપ અથવા લાચ નો સમાવેશ થાય છે તેથી આ F1 નું આઉટપુટ કોમ્બિનેશનલ લોજિક કોમ્બિનેશનલ સર્કિટ પર જશે આનું આઉટપુટ અહીં આવશે અને ક્યાંક ક્લૉકનો સ્રોત હશે જ્યાંથી મને અહીં ક્લૉક સિગ્નલ કનેક્ટ કરવાની જરૂર છે તેમજ મને ક્લૉક સિગ્નલ અહીં કનેક્ટ કરવાની જરૂર છે હવે અહીં આ કિસ્સામાં તમે જરૂરિયાત સમજવાનો પ્રયત્ન કરો આ F1 અને F2 તેથી ચિપની અંદર જો તમે આને ચિપનું લેઆઉટ તરીકે માનો છો જો આ F1 અને F2 એકસાથે ખૂબ નજીક છે તો ચાલો કહીએ કે F1 અહીં છે અને F2 ખૂબ નજીક છે પછી જ્યાં પણ ક્લૉકનો સ્રોત છે F1 અને F2 સુધી પહોંચવા માટે ક્લૉક એ લીધેલો ટાઇમ દેખીતી રીતે લગભગ સમાન હશે આપણે આ ક્લૉકના ટર્મિનલ પોઇન્ટને શક્ય તેટલા નજીક રાખવા સક્ષમ છીએ પરંતુ સામાન્ય રીતે આ શક્ય નથી આ F1 અને F2 આ ચિપમાં ગમે તેવા સ્થાનો પર સ્થિત હોઈ શકે છે જેનો અર્થ છે કે જ્યારે ક્લૉક સિગ્નલ જ્યારે આ F1 અને F2 સુધી પહોંચે છે ત્યારે ડિલે અલગ હશે જેનો અર્થ છે કે ક્લૉક સ્ક્યુ હશે ત્યાં ક્લૉક જિટર પણ હોઈ શકે છે જિટર માટે હમણાં વિચારણા કરી રહ્યા નથી સ્ક્યુ છે જેનો આપણે વિચારી રહ્યા છીએ જિટર તેની સાથે આપમેળે આવશે તેથી વિચાર એ છે કે જ્યારે આપણે અમુક પોઇન્ટથી ક્લૉક ઉત્પન્ન કરીએ છીએ ત્યારે તેને ચિપમાં જુદા જુદા પોઇન્ટ્સ પર મોકલવું અથવા રુટ કરવું પડે છે તેથી તેને એવી રીતે રૂટ કરવું આવશ્યક છે કે ડિલે લગભગ સમાન હોવો જોઈએ આ મુખ્ય જરૂરિયાતોમાંથી એક છે બરાબર તેથી સામાન્ય ક્લૉક રાઉટિંગ માટે વિચારણા એ છે તેથી તમામ કામગીરી સામાન્ય રીતે ક્લૉક સિગ્નલના સંદર્ભમાં સિંક્રનસ હોય છે અને જો આપણે સ્ક્યુને ઘટાડી શકીએ તો આપણે શક્ય એવી સૌથી ઝડપી ક્લૉકનો ઉપયોગ કરી શકીએ કારણ કે જો તમને યાદ હોય અગાઉ મેં ઉલ્લેખ કર્યો હતો કે સ્ક્યુ અને અન્ય આવા ડિલેને કારણે આપણો ક્લૉક પિરિયડ વધે છે જેનો અર્થ છે કે આપણી અસરકારક ફ્રિક્વન્સી ઘટે છે તેથી આપણે સર્કિટને શક્ય એવી સૌથી ઝડપી ક્લૉક તરીકે ચલાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તેથી આપણે આ સ્ક્યુ ક્લૉકમાં આ ડિલે અથવા અનિશ્ચિતતાના રાજાને ઘટાડવાનો પ્રયત્ન કરીશું હવે કેટલીક પરિભાષાઓ તેથી ક્લૉક સિગ્નલ જે ચિપને આપવામાં આવે છે સામાન્ય રીતે તે મોટાભાગની આધુનિક સિસ્ટમ માટે ચિપ માટે બાહ્ય રીતે ઉત્પન્ન થાય છે અને આ ચોક્કસ પોઇન્ટ કે જેના દ્વારા ક્લૉક સિગ્નલ ચિપમાં પ્રવેશ કરે છે તેથી આપણે તેને ક્લૉક પિન તરીકે ઓળખીએ છીએ જેના દ્વારા ક્લૉક સિગ્નલ ચિપમાં પ્રવેશે છે તેથી આપણે તેને ક્લૉક પિન તરીકે ઓળખીએ છીએ હવે આ ક્લૉક પિનથી આપણે દરેક પોઇન્ટ પર કનેક્શન મોકલવા પડશે જ્યાં ક્લૉક સિગ્નલ જરૂરી છે તેને ક્લૉક નેટ તરીકે ઓળખવામાં આવે છે તેથી ક્લૉક નેટ એ છે કે તે વાયરને ક્લૉક પિનથી રૂટ કરે છે જે એક છેડે આવી રહી છે મારે બધા પોઇન્ટ્સ પર કનેક્શન મોકલવા પડશે જ્યાં ક્લૉક સિગ્નલ જરૂરી છે આખી નેટને ક્લૉક નેટ કહેવાય છે કે ક્લૉક નેટ રાઉટિંગ એ આપણો અહીં ચર્ચાનો મુખ્ય મુદ્દો છે તેથી આદર્શ રીતે આપણે અહીં શું રાખવા માગીએ છીએ તે તે કાર્યાત્મક એકમો છે જેના વિશે મેં વાત કરી છે તેથી આ F1 અને F2 તે બે કાર્યો વિશે મેં વાત કરી છે આવા ઘણા હોઈ શકે છે આ કાર્યાત્મક એકમો સમગ્ર ચિપમાં વહેંચી શકાય છે પરંતુ આપણે આદર્શ રીતે કહીએ છીએ કે ક્લૉક સિગ્નલ એક જ સમયે આ બધા એકમો સુધી પહોંચવો જોઈએ અને જો તે હાંસલ કરવામાં આવે તો આપણે કહી શકીએ કે ત્યાં કોઈ ક્લૉક સ્ક્યુ રહેશે નહીં પરંતુ કમનસીબે જેમ તમે સમજી શકો છો કે વ્યવહારમાં આપણી આ આદર્શ પરિસ્થિતિ નથી તેથી આપણે ક્લૉક સ્ક્યુ સાથે જીવવું પડશે ફક્ત યાદ કરવા માટે ક્લૉક સ્ક્યુ શું છે ક્લૉક સ્ક્યુ એ છે કે ક્લૉક સિગ્નલ બે અલગ અલગ ક્લૉક પોઇન્ટ્સ પર આવે છે અને તેમની વચ્ચે સાપેક્ષ ડિલે થશે ક્યાં તો પ્રથમ ક્લૉક આ પ્રથમ ક્લૉક બીજી ક્લૉક કરતા થોડી વાર પછી આવે છે અથવા તેનાથી ઊલટું કારણ કે વાયરની અસમાન લંબાઈ જે બે પિનને જોડવા માટે વપરાય છે અને પરોપજીવી રેઝિસ્ટન્સ અને કેપેસિટન્સ માં પરિવર્તનશીલતા ડ્રાઇવર્સ નાં કારણે વિવિધ પરિમાણો છે ડિલે અલગ હોઈ શકે છે અને તેના કારણે તમારી પાસે આ ક્લૉક સ્ક્યુ હોય શકે છે તેથી ક્લૉક સ્ક્યુને સંભાળવા માટે કઈ સ્પષ્ટ બાબત છે એક સ્પષ્ટ અભિગમ કોઈ ટાઇપની ઋઢિચુસ્ત ડિઝાઇનને લાગુ કરવાનો હોઈ શકે છે જેનો અર્થ છે કે હું સલામત રમી રહ્યો છું હું કહું છું કે ક્લૉક સ્ક્યુ રહેવા દો મને થોડું મહત્તમ ધારવા દો ચાલો કહીએ કે ક્લૉક પિરિયડના 10 ટકા અથવા 15 ટકા સ્ક્યુ માટે રાખવામાં આવશે તેથી તે ગણતરી સાથે હું ક્લૉક ફ્રિક્વન્સી ઘટાડી શકું છું અથવા હું ટાઇમ પિરિયડ વધારી શકું છું આ કહેવાતી ઋઢિચુસ્ત ડિઝાઇન છે પરંતુ ઉચ્ચ પ્રદર્શન સિસ્ટમો માટે તમે તમારી જાતને એટલા ઋઢિચુસ્ત બનાવા માંગતા નથી તમે આ સ્ક્યુને શક્ય તેટલો ઓછો કરવા માંગો છો જેથી તમે ફ્રિક્વન્સી વધારી શકો તેથી ફ્રિક્વન્સીમાં 10 ટકા પણ વધારો થાય છે તો આપણે કામગીરીમાં ખૂબ જ અદભૂત સુધારો કરીશું ઠીક છે તેથી ક્લૉકિંગમાં કેટલીક ખૂબ જ ખ્યાલો જેથી તમે જાણો છો કે ક્લૉક સિગ્નલ આના જેવું દેખાય છે તે પિરિયોડિક પલ્સેટિંગ સિગ્નલ છે જે 0 થી 1 અને 1 થી 0 સુધી જાય છે સિસ્ટમના આધારે તમે ઉપયોગ કરી રહ્યા છે જેથી તમારી પાસે વિવિધ ટાઇપની ક્લૉકીંગ સ્કીમ હોઈ શકે તમારી પાસે સિંગલ ફેઝ ક્લૉકિંગ હોઈ શકે અથવા તમારી પાસે મલ્ટી ફેઝ ક્લૉકિંગ હોઈ શકે ખાસ કરીને બે ફેઝ ખૂબ જ લોકપ્રિય છે અને જ્યારે તમે ક્લૉકિંગ વિશે વાત કરો છો ત્યારે તમારી પાસે સ્ટોરેજ એકમો તરીકે લાચ હોઈ શકે તમારી પાસે સ્ટોરેજ એકમો તરીકે ફ્લિપ ફ્લોપ હોઈ શકે છે તો ફક્ત યાદ કરવા માટે લાચ અને ફ્લિપ ફ્લોપ વચ્ચે શું તફાવત છે લાચ એ સ્ટોરેજ ડિવાઇસ છે જ્યાં ક્લૉક હાઈ રહે ત્યાં સુધી ડેટા સ્ટોર થાય છે જેનો અર્થ છે કે જ્યાં સુધી ક્લૉક સિગ્નલનું સ્તર હાઈ હોય ત્યાં સુધી લાચ એ લેવલ ટ્રિગર ડિવાઇસ છે જેને સક્રિય સ્થિતિ તરીકે ગણવામાં આવે છે લાચ ખુલ્લું છે અને આ સમય દરમિયાન ઇનપુટમાં જે પણ ફેરફાર થશે તે તે મુજબ સ્ટોર થશે પરંતુ સામાન્ય રીતે ક્લૉકમાં આપણે ક્લૉક ટ્રિગર કરીએ છીએ કેટલીક એડ્જીસ ના સંદર્ભમાં ક્લૉક દ્વારા ફ્લિપ ફ્લોપ શરૂ થાય છે તેથી આપણે ફ્લિપ ફ્લોપને પોઝિટિવ એડ્જ ટ્રિગર અથવા નેગેટિવ એડ્જ ટ્રિગર ની જેમ ડિઝાઇન કરીએ છીએ તેથી બરાબર તે પોઇન્ટ પર જ્યાં એડ્જ આવે છે ત્યારે જે પણ ઇનપુટ મૂલ્ય છે તે લેવામાં આવશે અને અનુરૂપ મૂલ્ય સ્ટોર થશે તેથી ક્લૉક એડ્જ દેખાય તે પછી જો ઇનપુટ્સમાં કેટલાક ફેરફારો થાય છે જે હવે પ્રતિબિંબિત થશે નહીં તેથી ફ્લિપ ફ્લોપ્સના કિસ્સામાં આપણે ચોક્કસ ટાઇમ્સ વિશે વાત કરી રહ્યા છીએ બરાબર આ સમયે જ્યાં ક્લૉક એડ્જ આવે છે ત્યારે જે પણ ઇનપુટ છે તે હું લઈશ ઠીક છે સેટઅપ અને હોલ્ડ ટાઇમ જેમ મેં તેના વિશે કહ્યું તે ધ્યાનમાં લેવું પડશે પરંતુ અત્યારે હું સેટઅપ અને હોલ્ડ ટાઇમને અવગણી રહ્યો છું હું કહું છું કે જ્યારે પણ ક્લૉક એડ્જ આવે છે ત્યારે બરાબર ઇનપુટ ફ્લિપ ફ્લોપમાં સ્ટોર થશે તેનાથી વિપરીત લાચમાં જેમ મેં કહ્યું એમ જ્યાં સુધી ક્લૉક હાઇ હોય ત્યાં સુધી સ્ટોરેજ ખુલ્લું છે અને ઇનપુટ મારો અર્થ છે કે જો તે આ સમય દરમિયાન બદલાય છે તો અંતિમ મૂલ્ય છેલ્લે સ્ટોર થશે બરાબર તો ચાલો આને એક પછી એક જોઈએ તેથી લાચ સાથે સિંગલ ફેઝ ક્લૉકિંગ સિંગલ ફેઝ એટલે અહીં હું માનું છું કે મારું સ્કીમેટિક આના જેવુ દેખાય છે તે D ટાઇપ લાચ છે D ઇનપુટ Q આઉટપુટ છે અને મારી પાસે સિંગલ ક્લૉક છે સિંગલ ક્લૉક એટલે મારી પાસે સિંગલ ફેઝ ક્લૉક છે અને અહીં મેં કહ્યું તેમ લાચ સક્રિય થાય છે જ્યારે ક્લૉક હાઈ જાય છે અને જ્યાં સુધી ક્લૉક હાઈ રહે છે ત્યાં સુધી D પર જે પણ હોય તે સ્વીકારવામાં આવશે અને લાચમાં સંગ્રહ કરવામાં આવશે તેથી જ્યારે ક્લૉક 0 બની જાય છે જે હું કહું છું તે છે ધારો કે મારું ક્લૉક સિગ્નલ આના જેવું છે અને ચાલો કહીએ કે મારું D સિગ્નલ બદલાય છે કેટલાક કારણોસર તે બદલાય છે અને તે તેના જેવું સ્થિર રહે છે તેથી જો તમે Q આઉટપુટ જુઓ તો આ તે સમય છે જ્યાં ક્લૉક હાઈ બની રહી છે તેથી D માં જે પણ ફેરફારો થશે તેમાં થોડો ડિલે થશે તેથી આ Q D ને અનુસરશે પરંતુ ક્લૉક 0 બની જાય ત્યારે ફરીથી તમારી લાચ બંધ છે તેથી D નું જે છેલ્લું મૂલ્ય હતું આ 1 આ 1 રહેશે તેથી Q નું અંતિમ મૂલ્ય 1 હશે બરાબર આ તે છે તેથી ક્લૉક હાઈ હોય ત્યારે સમગ્ર સમયગાળા દરમિયાન લાચ સક્રિય અથવા ખુલ્લી રહે છે તેથી સામાન્ય રીતે આપણે તેમની જટિલ સમયની જરૂરિયાતને કારણે લાચનો ઉપયોગ કરવા માંગતા નથી જેમ કે મેં કહ્યું હતું કે જ્યાં સુધી તે હાઈ છે જો ઇનપુટ બદલાય તો આઉટપુટ પણ બદલાય છે જે કોઈ પણ સર્કિટને ખલેલ પહોંચાડવી જોઈએ નહીં જેને તે ચલાવી રહ્યું છે પરંતુ જો તમે પૂરતી સાવચેતી રાખો છો તો લાચ આધારિત ડિઝાઇન તમને વધુ સારી કામગીરી ઝડપી સર્કિટ આપી શકે છે આપણે પછીથી કેટલાક ઉદાહરણો જોઈશું તેથી કેટલાક સારું પ્રદર્શન સર્કિટ સામાન્ય રીતે લાચનો ઉપયોગ કરે છે હવેએક સરળ લાચ જે ગેટનો ઉપયોગ કરે છે તે અહીં બતાવવામાં આવી છે તેથી અહીં આપણે બતાવી રહ્યા છીએ એક સરળ D ટાઇપ લાચમાં જેમાં 4 બે ઇનપુટ NAND ગેટ્સનો સમાવેશ થાય છે તેથી તમે અહીં સ્પષ્ટપણે જોઈ શકો છો જો ક્લૉક હાઈ હોય તો ચાલો કહીએ કે ક્લૉક ઇનપુટ 1 છે પછી ગમે તે હોય આ ક્લૉક ઇનપુટ 1 છે તેથી D પર જે પણ લાગુ પડે છે તેથી અહીં આઉટપુટ પર આપણને D બાર મળશે આ D બાર અહીં આવશે ક્લૉક 1 છે અને આપણને અહીં D મળશે તેથી જો આપણે D લાગુ પાડીએ તો આ લાઇન D હશે આ લાઇન D બાર હશે અને આ ક્રોસ કપલ્ડ લાચ છે જો આ D બાર છે તો અંતે D નું મૂલ્ય અહીં સ્ટોર થશે અને જો તે D હશે તો મૂલ્ય D બાર અહીં સ્ટોર થશે તેથી D નું મૂલ્ય આખરે સ્ટોર થશે અને Q પર ઉપલબ્ધ થશે અને D બાર Q બાર પર ઉપલબ્ધ થશે પરંતુ જો ક્લૉક 0 છે તો ચાલો કહીએ કે NAND ગેટનાં આ બંને ઇનપુટ્સ 0 અને 0 છે તેથી આ બંને આઉટપુટ 1 અને 1 છે આ 1 છે આ પણ 1 છે તેથી અહીં જે પણ છે Q Q અને 1 Q બાર થશે અને Q બાર અને 1 Q થશે તેથી જે પણ સ્ટોર થશે તે રહેશે બરાબર તેથી જ્યાં સુધી ક્લૉક 1 છે ત્યાં સુધી D નું મૂલ્ય સ્ટોર થશે પરંતુ ક્લૉક 0 બનતાં જ જે પણ સ્ટોર થશે તે જાળવી રાખવામાં આવશે તેથી આ રીતે એક સરળ લાચ કામ કરે છે સારું તો હવે ચાલો આપણે આ લાચ જોઈએ તેઓ MOS ટેકનોલોજી નો ઉપયોગ કરીને કેવી રીતે અમલમાં મૂકી શકાય છે કારણ કે VLSI ચિપ્સમાં આપણે સામાન્ય રીતે NAND ગેટ્સનો ઉપયોગ કરીને આ રીતે ફ્લિપ ફ્લોપનો અમલ કરતા નથી તેથી લાચ ડિઝાઇનીંગ અને સ્ટોરેજ સાયકલ ના વધુ કોમ્પેક્ટ્સ છે ચાલો આપણે જોઈએ તેથી CMOS ટેકનોલોજીમાં લાચ અને ફ્લિપ ફ્લોપ તેઓ સામાન્ય રીતે CMOS ઇન્વર્ટરનો ઉપયોગ કરીને લાગુ કરવામાં આવે છે તેનો અર્થ છે કે NOT ગેટ અને કેટલાક CMOS સ્વિચ તો CMOS સ્વિચ શું છે તેથી CMOS સ્વિચ ઇલેક્ટ્રિકલ સ્વિચની જેમ જ છે તેથી જો સ્વિચ ચાલુ હોય તો ઇનપુટ પર કેટલાક લાગુ વોલ્ટેજ આઉટપુટ પર જશે જો સ્વિચ બંધ હોય તો વોલ્ટેજ જશે નહીં તેથી તે ક્યાં તો ચાલુ અથવા બંધ સ્વિચ છે તેથી ક્યાં તો વોલ્ટેજ પ્રસારિત થાય છે અથવા તે પ્રસારિત થતું નથી આપણે જોશું કે આ સ્વિચો કેવી દેખાય છે તેથી સ્વિચો 2 પ્રકારના હોઈ શકે છે એકને પાસ ટ્રાન્ઝિસ્ટર કહેવામાં આવે છે જેના માટે એક જ ટ્રાન્ઝિસ્ટરની જરૂર પડે છે તેના અમલીકરણ માટે અને તમારી પાસે ટ્રાન્સમિશન ગેટ હોઈ શકે છે જેમાં બે ટ્રાન્ઝિસ્ટર એક p ટાઇપ અને એક n ટાઇપ હોય છે પાસ ટ્રાન્ઝિસ્ટરની એક ખામી એ છે કે તે કેટલાક વોલ્ટેજ અધપતનનો ભોગ બની શકે છે હું બતાવીશ કેવી રીતે ચાલો આપણે એક ઉદાહરણ લઈએ તેથી તમે પહેલા પાસ ટ્રાન્ઝિસ્ટર જુઓ તેથી પાસ ટ્રાન્ઝિસ્ટર આના જેવું દેખાય છે મારી પાસે એક સરળ n ટાઇપનું ટ્રાન્ઝિસ્ટર છે ધારો કે આ મારું ઇનપુટ છે તો ચાલો X કહીએ આ મારું આઉટપુટ છે ચાલો Y કહીએ અને આ મારું કન્ટ્રોલ ઇનપુટ C છે હવે n ટાઇપ ઇન્વર્ટર જો તમને યાદ હોય તેથી ઉદાહરણ તરીકે n ટાઇપ MOS ટ્રાન્ઝિસ્ટર માટે માફ કરો n ટાઇપ ટ્રાન્ઝિસ્ટર માટે જો C 1 બરાબર હોય જેનો અર્થ છે કે ટ્રાન્ઝિસ્ટર T ચાલું છે એટલે કે તે વહન કરે છે જો C 0 હોય તો તેનો અર્થ ટ્રાન્ઝિસ્ટર બંધ છે તે વહન કરતું નથી તેથી જ્યારે C 0 છે તેનો અર્થ એ છે કે મારી પાસે ઓપન સ્વિચ છે તેથી જો C 0 છે એટલે મારી પાસે Y ઓપન બરાબર છે તો ચાલો આપણે ઓપન લખીએ તેથી આ X Y પર આવી રહ્યું નથી પરંતુ જો C 1 છે તો X Y માં આવી રહ્યું છે પરંતુ અહીં એક નાની સમસ્યા એ છે કે n ટાઇપ ટ્રાન્ઝિસ્ટરની પ્રોપર્ટી ના કારણે ધારો કે મારી પાસે કન્ટ્રોલ ઇનપુટ 1 છે આ સ્વિચ ચાલુ હોવું જોઇએ તેથી આ કિસ્સામાં જો X 0 વોલ્ટની બરાબર ખૂબ જ ઓછું વોલ્ટેજ હોય તો Y પણ કોઈપણ વોલ્ટેજ ડ્રોપ વગર 0 વોલ્ટ હશે પરંતુ જો X હાઈ વોલ્ટેજની બરાબર હોય તો ચાલો કહીએ કે આ ટ્રાન્ઝિસ્ટર 2 વોલ્ટ પર કામ કરી રહ્યું છે ચાલો આપણે કહીએ કે હું 2 વોલ્ટ લાગુ કરું તો આઉટપુટ 2 ઓછા V થ્રેશોલ્ડ હશે V થ્રેશોલ્ડ એક નાનો વોલ્ટેજ છે અને ત્યાં વોલ્ટેજ ડ્રોપ હશે તેથી તમે જુઓ છો કે જ્યારે હું ઉચ્ચ વોલ્ટેજ લાગુ કરું છું ત્યારે આ ટાઇપની સ્વિચને ચાલો કહીએ કે તે ઇનપુટ પર લોજિક 1 સૂચવી શકે છે તેથી આઉટપુટમાં વોલ્ટેજ અધપતન થશે આ એક ખામી છે તેથી આ ખામીને દૂર કરવા માટે મારો મતલબ છે કે આપણી પાસે ટ્રાન્સમિશન ગેટ તરીકે ઓળખાતી વસ્તુ હોઈ શકે છે તો ટ્રાન્સમિશન ગેટ શું છે તમે હંમેશની જેમ જુઓ કે મારી પાસે આ n ટાઇપનું ટ્રાન્ઝિસ્ટર છે અને હું બીજા એક પછી એક p ટાઇપ ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરું છું જે પ્રતીકાત્મક રીતે આ રીતે બતાવવામાં આવ્યું છે અને હું આ 2 છેડાને જોડું છું હું આ 2 છેડાને જોડું છું હું અહીં X લાગુ કરું છું અને હું અહીંથી Y લઈશ તેથી જો હું અહીં કંટ્રોલ C લાગુ કરું તો હું અહીં વિપરીત C બાર લાગુ કરીશ તમે આ n ટાઇપ અને p ટાઇપનાં ટ્રાન્ઝિસ્ટર્સની માત્ર એક જ પ્રોપર્ટી જુઓ છો જેમ મેં કહ્યું છે કે આ n ટાઇપનું ટ્રાન્ઝિસ્ટર 0 ને ખૂબ સારી રીતે પ્રસારિત કરી શકે છે પરંતુ લોજિક 1 માટે વોલ્ટેજ અધપતન થાય છે પરંતુ p ટાઇપ ટ્રાન્ઝિસ્ટર માટે તે વિપરીત છે તે લોજિક 1 ને ખૂબ સારી રીતે પ્રસારિત કરી શકે છે પરંતુ લોજિક 0 માટે અધપતન થશે તેથી જો હું n ટાઇપ અને p ટાઇપને સમાંતર રીતે જોડું તો પછી 0 અને 1 બંને કોઈપણ અધોગતિ વિના પ્રસારિત થશે જે ફાયદો છે તેથી આ ટ્રાન્સમિશન ગેટ કોઈપણ અધોગતિ વિના લોજિક 0 અને લોજિક 1 બંનેને આઉટપુટ પર પ્રસારિત કરી શકે છે તેથી જ સામાન્ય રીતે ઘણી ડિઝાઇન માટે આપણે પાસ ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરતા નથી પરંતુ તેના બદલે આપણે ટ્રાન્સમિશન ગેટનો ઉપયોગ કરીએ છીએ તેથી આપણે લાચનાં ઉદાહરણો બતાવીએ છીએ જે બંને પાસ ટ્રાન્ઝિસ્ટર અને ટ્રાન્સમિશન ગેટ્સનો ઉપયોગ કરે છે અહીં હું એક સરળ CMOS લાચ બતાવું છું તે કેવું દેખાય છે તમે જુઓ અહીં બે એક પછી એક ઇન્વર્ટર છે NOT ગેટ CMOS NOT ગેટ CMOS NOT ગેટ હું તેને પ્રતીકાત્મક રીતે બતાવી રહ્યો છું અને અહીં મારી પાસે ટ્રાન્સમિશન ગેટ છે મારી પાસે ક્લૉક છે મારો મતલબ છે કે આ ક્લૉક લાગુ પડે છે p ટાઇપ ટ્રાન્ઝિસ્ટર પર ક્લૉક બાર n ટાઇપ ટ્રાન્ઝિસ્ટર પર લગાવવામાં આવે છે તો આનો અર્થ શું છે જ્યારે ક્લૉક 0 હશે ત્યારે આ ગેટ વહન કરશે જેનો અર્થ છે કે જ્યારે ક્લૉક 0 છે ત્યારે મારી પાસે ફીડબેક સાથે ક્રોસ કપલ ઇન્વર્ટર છે જે સ્ટેબલ સ્ટોરેજ સિસ્ટમ બનાવશે તેથી જ્યારે પણ આપણી પાસે ફીડબેક લૂપ માં બે ઇન્વર્ટર જોડાયેલા હોય છે જે સ્ટોરેજ સિસ્ટમ અથવા લાચની રચના કરશે ત્યારે ડેટા અનિશ્ચિત સમય સુધી સ્ટોર થશે તેથી અહીં જો ક્લૉક 0 છે તો આપણી પાસે આવી સિસ્ટમ હશે પરંતુ જો ક્લૉક 1 હશે તો તમે જોશો કે શું થશે આ ખુલશે પરંતુ આ સ્વિચ અહીં બંધ છે તમે એક રિવર્સ Y જોડો ક્લૉક બાર p ટાઇપની ક્લૉક છે n ટાઇપમાં તેથી જો ક્લૉક 1 છે તો આ ટ્રાન્ઝિસ્ટર ચાલુ છે આ ગેટ ચાલુ છે અને મેં D પર જે પણ લાગું કર્યુ છે તે Q માં સ્ટોર થશે આ D Q માં જશે અને તેનાં પછી જ્યારે ક્લૉક ફરીથી 0 થશે ત્યારે ફરી આ ટ્રાન્ઝિસ્ટર બંધ રહેશે આ ચાલુ રહેશે અને Q પર જે પણ છેલ્લું મુલ્ય હશે તે યોગ્ય રહેશે તેથી આ રીતે CMOS લાચ કામ કરે છે તેથી જ્યારે ક્લૉક 1 ની બરાબર હોય આ વાસ્તવમાં ક્લૉક 0 ની બરાબર હશે જ્યારે ક્લૉક 0 ની બરાબર હોય ત્યારે આ વહન કરશે આ બે ઉલટા છે હું તેને 0 તરીકે વાંચી શકું છું તેને 1 તરીકે વાંચી શકું છું અને જો તે 1 હોય તો આ વહન કરશે પછીથી જો તમે ફ્લિપ ફ્લોપ પર આગળ વધો જેમ કે મેં કહ્યું કે ફ્લિપ ફ્લોપ સામાન્ય રીતે ક્લૉકની એડ્જ દ્વારા સક્રિય થાય છે ક્યાં તો રાઇઝિંગ કે ફોલિંગ એડ્જ તેથી વિગતમાં ગયા વિના આ NAND ગેટનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી પોઝિટિવ એડ્જ ટ્રિગર D ફ્લિપ ફ્લોપની લાક્ષણિક આકૃતિ છે મૂળ વિચાર એ છે કે તમારી પાસે અહીં લાચ છે જે ડેટા સ્ટોર કરે છે જે સર્કિટ તમે અહીં શરૂઆતમાં બતાવો છો તે વાસ્તવમાં ક્લૉકની એડ્જને સ્ટોર અને કેપ્ચર કરવા માટે વપરાય છે અને D ની કિંમત સ્ટોર અને કેપ્ચર કરવા માટે વપરાય છે તેથી બંને સાથે લઈને તમે તેને આગળના લાચ સ્ટેજને ફીડ કરશો અને તે સ્ટોર થશે તેથી મૂળભૂત રીતે એક પોઝિટિવ એડ્જ ટ્રિગર D ફ્લિપ ફ્લોપને આવા 6 NAND ગેટની જરૂર પડશે આ એક ડિઝાઇન છે અન્ય ડિઝાઇન પણ શક્ય છે હવે અહીં આપણે ટુ ફેઝ ક્લૉકિંગ બતાવીએ છીએ આકૃતિઓની સરળતા માટે હું ટ્રાન્સમિશન ગેટ બતાવી રહ્યો છું હું સરળ પાસ ટ્રાન્ઝિસ્ટર બતાવું છું ટ્રાન્સમિશન ગેટ નહીં તેથી અહીં મારી પાસે એક લાચ છે અહીં મારી પાસે એક લાચ છે તેથી હું ક્લૉકોનો ઉપયોગ કરું છું જેમ કે હું આ ફાઇ અને ફાઇ બાર બતાવી રહ્યો નથી હું તેમને ફાઇ 1 અને ફાઇ 2 ફાઇ 1 અને ફાઇ 2 બતાવી રહ્યો છું હવે આ ફાઇ 1 અને ફાઇ 2 એ બે ફેઝની ક્લૉકો હોવાનું કહેવાય છે ક્લૉકિંગ આ રીતે હશે હું ફક્ત સંબંધ બતાવી રહ્યો છું તેથી તમે જુઓ છો કે ફાઇ 1 ચોક્કસ સમયગાળા માટે સક્રિય છે ફાઇ 2 અમુક અન્ય સમયગાળા માટે ચોક્કસ છે ચાલો આપણે તેમને T1 અને T2 કહીએ અને આ બે અવધિ પરસ્પર વિસંગત છે તેઓ સમય સાથે ઓવરલેપ થતા નથી ક્લૉકનો ઉપયોગ કરવાને બદલે આ મુદ્દો છે અને તે જટિલ છે હું બે ફેઝનો ઉપયોગ કરું છું જેનો અર્થ છે કે સમયગાળા પરસ્પર વિસંગત છે તે ઓવરલેપ થતા નથી તેથી આ આકૃતિમાં તમે જુઓ છો કે જ્યારે ફાઇ 1 1 છે ત્યારે આ ટ્રાન્ઝિસ્ટર બંધ છે આ કાપવામાં આવે છે અને D પર જે પણ લાગુ પડે છે તે અહીં આવશે અને અહીં સ્ટોર થશે અને જ્યારે ફાઇ 1 1 હશે ત્યારે આ લૂપ ચાલુ છે અને જે પણ અહીં બતાવવામાં આવ્યું છે સ્ટોર છે અને જ્યારે ફાઇ 2 ચાલુ છે અને ફાઇ 1 બંધ છે ત્યારે વિપરીત થશે તેથી જે પણ અહીં સ્ટોર છે તે અહીં રહેશે અને જે અહીં છે તે અહીં સ્થાનાંતરિત થશે તેથી આ એક લાક્ષણિક માસ્ટર સ્લેવ ટાઇપનું ફ્લિપ ફ્લોપ છે જે બે લાચનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે આ પ્રથમ લાચ છે આ બીજી લાચ છે તેથી માસ્ટર સ્લેવ લાચની આ વધુ પરંપરાગત આકૃતિ છે જેમાં D ટાઇપનું સ્ટોરેજ અને અન્ય D ટાઇપનું સ્ટોરેજ છે તેથી ક્યાં તો તમે ક્લૉકનો ઉપયોગ કરી શકો છો અને તે પૂરક છે અથવા તમે ઉપયોગ કરી શકો છો જેમ કે મેં કહ્યું હતું કે બે ફેઝની ક્લૉક ફાઇ 1 અને ફાઇ 2 બંને કામ કરશે તેથી અંગૂઠાના નિયમ તરીકે આપણે ડિઝાઇન કરેલી મોટાભાગની સિસ્ટમો માટે આપણે ક્લૉકની સ્ક્યુને 10 ટકાની અંદર મર્યાદિત કરવી પડશે તેથી જો કે આપણી પાસે ક્લૉક સ્ક્યુ હોઈ શકે છે પરંતુ મહત્તમ સ્વીકાર્ય ક્લૉક સ્ક્યુ સામાન્ય રીતે અંગૂઠાના નિયમ પ્રમાણે 10 ટકા છે તેથી તમારે એક સારી ક્લૉક વિતરણ વ્યૂહરચનાની જરૂર છે જે આપણે આગળ જોઈશું અને જેમ મેં કહ્યું છે કે ઉચ્ચ પ્રદર્શન સર્કિટ ડિઝાઇન કરવા માટે આ આવશ્યકતા છે કારણ કે આપણે હાઈ ફ્રિક્વન્સીની ક્લૉકોનો ઉપયોગ કરી શકીએ છીએ સારું જ્યારે તમે પાઇપલાઇન વિશે વાત કરો ત્યારે મેં અગાઉ વાત કરી હતી તેથી તમારી પાસે ક્રમિક સ્ટેજીસ છે જે ક્લૉક્ડ છે અને વચ્ચે એક કોમ્બીનેશનલ સર્કિટ છે તેથી હું એક લાક્ષણિક પાઇપલાઇન આકૃતિ બતાવી રહ્યો છું તેથી તમારે અંદર શું છે તે વાંચવાની જરૂર નથી હું ફક્ત બતાવી રહ્યો છું કે વચ્ચે કેટલીક કોમ્બીનેશનલ સર્કિટ છે અને આ નારંગી લંબચોરસ બોક્સ રજિસ્ટર છે તેથી મેં જે કહ્યું તે એ છે કે ત્યાં એક ક્લૉક છે જે રજિસ્ટરમાં ફેલાયેલી છે અને દરેક ક્લૉક પર ડેટા મધ્યવર્તી કોમ્બીનેશનલ સર્કિટ દ્વારા એક રજિસ્ટરથી બીજામાં જાય છે હવે કેટલીક સમસ્યાઓ રેસ અને અન્ય વસ્તુઓ ટાળવા માટે તમે જાણો છો તે દરેક રજિસ્ટર તેઓ માસ્ટર સ્લેવ ટેકનોલોજી માસ્ટર સ્લેવ ફ્લિપ ફ્લોપનો ઉપયોગ કરીને ડિઝાઇન કરવામાં આવ્યા છે તેનો અર્થ એ છે કે જેમ કે મેં અગાઉ ઉલ્લેખ કર્યો છે તેમ તમારે માસ્ટર લાચ અને સ્લેવ લાચની જરૂર છે પરંતુ તમે જુઓ જો તમે આવું કંઇક કરો છો તો હું પાઇપલાઇનનો એક સ્ટેજ બતાવી રહ્યો છું આ બે રજિસ્ટર છે વધુ છે અને આ વચ્ચે કેટલીક કોમ્બીનેશનલ સર્કિટ છે રજિસ્ટર આ કોમ્બીનેશનલ સર્કિટને ફીડ કરે છે આ અહીં ફીડ કરે છે તેથી સામાન્ય રીતે તે જ ક્લૉક આપવામાં આવે છે હું શું કહું છું કે હવે મને અહીં ફાઇ 1 અને ફાઇ 2 ફીડ કરવા દો અને આ બે લાચ હું તેમને માસ્ટર સ્લેવ ફ્લિપ ફ્લોપ તરીકે ઉપયોગ કરતો નથી પરંતુ એક સરળ સિંગલ સ્ટેજ લાચ તરીકે સિંગલ સ્ટેજ લાચ તેથી ફાઇ 1 અને ફાઇ 2 એકાંતર હશે આગળનું ફાઇ 1 હશે આગળનું ફાઇ 2 હશે તેથી તેઓ એક લાચથી બીજી તરફ જતા રહેશે જાણે કે આ માસ્ટર છે જાણે આ સ્લેવ છે પરંતુ તે મધ્યવર્તી કોમ્બીનેશનલ સર્કિટમાંથી પસાર થઈ રહ્યું છે તેથી જો તમે આ પ્રકારની ડિઝાઇન કરો છો તો તે તમને શું મદદ કરે છે કે તમારી લાચ સરળ બને છે તેથી માસ્ટર સ્લેવ ફ્લિપ ફ્લોપ્સનો ઉપયોગ કરવાને બદલે આપણે સરળ સિંગલ સ્ટેજ લાચનો ઉપયોગ કરી શકીએ છીએ તેથી આ વિસ્તાર બચાવે છે તેથી આ તે છે જેનો અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેથી તમે રજિસ્ટરમાં સિંગલ ફેઝ લાચનો ઉપયોગ કરી શકો છો અને પાઇપલાઇન અને એકાંતર સ્ટેજીસ ફાઇ 1 અથવા ફાઇ 2 જેવા કે ફાઇ 1 ફાઇ 2 ફાઇ 1 ફાઇ 2 જેવા ક્લૉક્ડ કરી શકાય છે તેથી આ સાથે આપણે આ લેક્ચરના અંતમાં આવીએ છીએ આગામી લેક્ચરમાં આપણે આપણી ચર્ચા ચાલુ રાખીશું આપણે ક્લૉક વિતરણ અને ક્લૉક નેટવર્ક વિશે વધુ જોઈશું